આગામી મૂળ એલિમેન્ટઇન્ડક્ટર છે તેને આ પ્રતીક L દ્વારા દર્શાવવામાં આવ્યું છે જે કોઇલ જેવું લાગે છે આ તે રીગરસ ઇન્ડક્ટર્સ ને વાયરના કોઇલ તરીકે લેવામા આવે છે ફરીથી અમે V અને I નિષ્ક્રિય સાઇન કન્વેન્શનનો ઉપયોગ કરીને વ્યાખ્યાયિત કરીએ છીએ અને મેં કર્યો હવે અમે તારણ કાઢ્યુ છે છે કે ઇન્ડક્ટક્ટરન નો વોલ્ટેજ એ ઇન્ડક્ટરમાં સ્ટોર કરેલા ફ્લક્સ લિન્કેજ થી સંબંધિત છે તે આ સંબંધ દ્વારા આપવામાં આવે છે જ્યાં આ 𝛙 એ ફ્લક્સ લિન્કેજ છે અને 𝛙 પોતે જ પ્રમાણ દ્વારા પ્રમાણસર છે જે ઇન્ડક્ટન્સ તરીકે ઓળખાય છે તેથી ઇન્ડક્ટન્સને હેનરી અથવા H માં માપવામાં આવે છે હવે તમે જોઈ શકો છો કે આ સંબંધ અહીં વોલ્ટેજના પ્રમાણસર હોવાનો ચાર્જ કરવા માટે સમાન છે અહીં પ્રવાહ જોડાણ પ્ર્વાહ ના સમપ્રમાણમાં છે અને પ્ર્વાહ ચાર્જના પરિવર્તનનો દર હતો જ્યારે વોલ્ટેજ ફ્લક્સ લિન્કેજના ફેરફારનો દર છે તેથી તમે કેપેસિટરની માત્રા અને તે પછી ઇન્ડેક્ટરમાં આ પ્રકારની સામ્યતા બનાવી શકો છો પરંતુ આ પ્રવાહ જોડાણ ચાર્જ કરતા થોડો વધુ અમૂર્ત જથ્થો છે અને હું તેની વિગતોમાં જઈશ નહીં પરંતુ ઇન્ડક્ટરની ભૂમિતિની રચના કરીશ અને ઇન્ડકક્ટરમાં વહેતા પ્ર્વાહ અને પ્રવાહ જોડાણ તમે શોધી શકો છો પરંતુ ફરીથી આપણે તે બધી જટિલતાઓને જોવાની જરૂર નથી કેમ કે મેં વારંવાર ભાર મૂક્યો છે કે આપણે ફક્ત ટર્મિનલ લાક્ષણિકતાઓમાં જ રસ ધરાવીએ છીએ જેથી તે સંબંધ છે V અને Iની વચ્ચે અને તે માટે આપણે આ પ્રવાહ જોડાણને દૂર કરી શકીએ છીએ અને એક એવો સંબંધ મેળવી શકીએ છીએ જે V છે તે L છે ઇન્ડક્ટન્ટન્સ પ્ર્વાહ ના ફેરફારના દરને ગણી શકે છે તેથી આ વ્યાખ્યા છે હવે ઇન્ડક્ટરનો સંબંધ છે જ્યાં ફરી થી V ની વ્યાખ્યા આ પોલારીટી સાથે કરવામાં આવે છે અને I તે પોલારીટી સાથે કરવામાં આવે છે તેથી મેં અગાઉ જણાવ્યું તેમ ઇન્ડક્ટન્સને હેનરીમાં માપવામાં આવે છે તેથી આ સંબંધ શું કહે છે જો પ્ર્વાહમાં એક એમ્પિઅર પ્રતિ સેકન્ડના દરે વૃદ્ધિ થઈ રહી છે અને જો ઇન્ડક્ટન્સ 1 હેનરી છે તો ઇન્ડક્ટરક્ટરની તરફનો વોલ્ટેજ એ સ્થિર હશે જે 1 વોલ્ટની બરાબર છે તેથી અહીં એક મુદ્દો હું સાવચેત કરવા માંગુ છું તે છે કે તમે બધા ભૌતિકશાસ્ત્રના લેન્સ ના કાયદાથી પરિચિત છો અને તમે જાણતા હશો કે ઇન્ડ્ક્ટર મા પ્રેરિત થતો વોલ્ટેજ તે દિશામાં હશે કે જેથી તે પ્રવાહમાંના પરિવર્તનનો વિરોધ કરે વગેરે અને તે જોવાનું સામાન્ય છે કે V L dI dt જેવા સંબંધો જોવા મળે છે હવે આ મૂંઝવણમાં ન મૂકો કે આ આ ખાસ સાઇન કન્વેશન સાથેનો સાચો સંબંધ છે હવે તે બહાર આવ્યું છે કે મોટાભાગના ભૌતિકશાસ્ત્રના પુસ્તકોમાં પ્ર્વાહ ને બીજી દિશામાં ધ્યાનમાં લેવામાં આવશે અને તેથી જ તમને સાઇન ઇન સાઇન મળે છે તે અભિવ્યક્તિ છે હવે જો તમારી પાસે V આ જેવું છે અને હું આ રીતે વ્યાખ્યાયિત કરું છું તો આ સંબંધ છે અને આ પ્રેરિત વોલ્ટેજ જે ઇન્ડક્ટરના અંદર ચુંબકીય પ્રવાહ જોડાણમાં ફેરફારનો વિરોધ કરે છે તેથી આ શું કહે છે V એ LdIdt છે અને જો પ્ર્વાહ I એ 1 સેકન્ડ ના પ્રતિ દર થી બદલાય તો ઇન્ડક્ટન્સ 1 મિલી હેનરી છે તેમ કહેવાય તો સ્પષ્ટ રીતે ઇંડ્યુસ્ડ વોલ્ટેજ 1 મિલી હેનરી ગુણ્યા 1 એમ્પીયર પ્રતિ સેકંડ કે જે 1 મિલી વોલ્ટ છે તેથી ઇન્ડક્ટરના વોલ્ટેજ 1 મિલી વોલ્ટ છે હવે આ એક બીજી વાત પણ કહે છે તે કહે છે કે જો ઇન્ડકક્ટરની વચ્ચેનો વોલ્ટેજ જાણીતો છે તો ઇન્ડક્ટર દ્વારા પ્ર્વાહ એ ત્વરિત રૂપે બદલી શકાશે નહીં તેથી સ્પષ્ટ રીતે આ સંબંધ માંથી જાણવા મળે છે કે જો પ્ર્વાહ ત્વરિત રૂપે બદલાય છે તો સમય વ્યુત્પન્ન અનંત છે અને વોલ્ટેજ પણ અનંત હોવું જોઈએ તેથી આ એક કેપેસિટરમાં વોલ્ટેજ માટે સમાન છે જેથી જો ત્વરિત રૂપે જો પ્ર્વાહ મર્યાદિત હોય તો પણ બદલી શકાશે નહીં હવે આપણી પાસે V L dIdt છે જે કહે છે કે સમયના સંદર્ભમાં I એ વોલ્ટેજ 1L નુ ઇન્ટિગ્રલ છે અને I એ 1L t0t1Vdt I દ્વારા આપવામાં આવે છે તેથી તેનો અર્થ એ છે કે t1 t0નો પ્ર્વાહ નો તફાવત વોલ્ટેજ દ્વારા આપવામાં આવે છે વોલ્ટેજ વળાંક હેઠળનો વિસ્તાર ઇન્ડક્ટરના ઇન્ડક્શન દ્વારા વિભાજિત થાય છે તેથી આ ફરી તે કેપેસિટર સાથેના સંબંધો સાથે સમાન છે હવે સ્પષ્ટ રૂપે આપેલ ઇન્સ્ટન્ટમાં ઇન્ડક્ટરમાં પ્ર્વાહ ફક્ત તે ઇન્સ્ટન્ટના વોલ્ટેજ પર જ નહીં પરંતુ અગાઉના તમામ ત્વરિત સમયે વોલ્ટેજ પર આધારિત છે તેથી ફરીથી કેપેસિટરની જેમ એક ઇન્ડક્ટર પણ મેમરી સાથેનું એક એલિમેન્ટછે કેપેસિટર ચાર્જ સ્ટોર કરે છે અને ઇન્ડક્ટર ફ્લક્સ સ્ટોર કરે છે